તેથી ચાલો જોઈએ કે આપણે તેને એક ફોર્મ માં કેવી રીતે મેળવી શકીએ જે આપણે યોગ્ય રીતે ઉકેલી શકીએ તો ચાલો અહીં આપણું ઇકવેશન ફરી લખીએ મારી પાસે હતું હવે સંકેત એ હતો કે હું સામાન્ય વેરિયેબલ તરીકે અને ટર્મ બંને માટે મેળવવા માંગુ છું જે પ્રથમ અવરોધ છે બીજું અવરોધ શું હતું વિદ્યાર્થી ખરું કે બીજું અવરોધ આ ઇકવેશન 4 માં હતું આ વ્યક્તિ તે હતો જે તે કોન્સટન્ટ અથવા સ્પેસ નું ફંકશન હતું વિદ્યાર્થી કોન્સટન્ટ તેથી આ 2 વસ્તુઓ છે જે મારે ફિટ કરવાની છે જેથી હું ગ્રીનના ફંક્શનનો ઉપયોગ કરી શકું તો હું અહીં શું કરી શકું હું આ વ્યક્તિને ડાબી બાજુથી દૂર કરવા માંગુ છું કારણ કે તેની પાસે જગ્યાનું ફંકશન છે તે જગ્યાનું ફંકશન છે તેથી હું શું કરી શકું આ તેને જમણી બાજુએ ખસેડો હું એવું કંઈક કરી શકું છું પરંતુ જો હું તેને જમણી બાજુએ ખસેડું તો મારી પાસે હવે સાથે જવા માટે E ટર્મ નથી તેથી ખૂબ જ સરળ રીતે હું શું કરી શકું છું તે મને એક સામાન્ય ટર્મ ઉમેરવા અને બાદબાકી કરવા દો તેથી જો હું બંને બાજુએ ઉમેરું તો શું તેથી પછી આ બનશે હું k naught ચોરસને એકસાથે ભેગા કરી શકું છું તો શું થશે મારો અધિકાર છે તેથી મને જે જોઈતું હતું તે મળ્યું છે હવે જે પણ અનિચ્છનીય છે મારે બીજી બાજુ જમણી તરફ જવું જોઈએ તેથી બીજી બાજુ શું હશે તેથી બીજી બાજુ આ ટર્મ ચાલુ રહેશે અને આ વ્યક્તિ જમણી બાજુએ ખસે છે તેથી મારી પાસે છે તેથી હવે આ એક ફોર્મ જેવું લાગે છે કે જેને આપણે આપણા ગ્રીનના ફંક્શનનો ઉપયોગ કરીને હલ કરી શકીએ છીએ કેમ કે ફક્ત ઓપરેટર સામાન્ય હોવાને કારણે બંને બાજુ દેખાય છે તેથી જ્યારે અમારી પાસે હા હતી ત્યારે અહીં એક વસ્તુ ફરીથી લખવા માંગતી હતી જ્યારે મારી પાસે આ 2 ઇકવેશન હતા ત્યારે મેં ઉકેલ કેવી રીતે લખ્યો આ 2 ઇકવેશનને જોડીને લખવામાં આવ્યું હતું હું f અને g ની દ્રષ્ટિએ કન્વોલ્યુશન તરીકે લખી શકું છું અને તે કન્વોલ્યુશન માઈનસ હતું તેથી હવે આપણે આ ઇકવેશન ને યોગ્ય રીતે ઉકેલવા માટે તેનો ઉપયોગ કરી શકીએ છીએ તેથી અમે મેળવીએ છીએ તેથી વેરીએબલને સમાન રાખવું પડશે તેથી તેનો તે છે જે હવે ગ્રીનના ફંકશન ના સંકલન સમાન હશે વિદ્યાર્થી સર અમને શું ખબર નથી અમે જાણીએ છીએ કે શું છે અને અહીં આખી જમણી બાજુ તે બાદબાકીના ચિહ્નોમાંથી એક રદ થઈ ગઈ છે તે સારું છે ચાલો આ અને શું છે તેથી ઇન્ટીગ્રેશન નો પ્રદેશ સંપૂર્ણ વોલ્યુમ હશે જે તેને વધુ સામાન્ય બનાવે છે જ્યારે આમ આ તે જ અભિવ્યક્તિ છે જે આપણને મળે છે હવે આ અભિવ્યક્તિને જોઈને શું તેની પાસે તેની અંદર રહેલી સમસ્યા વિશેની બધી માહિતી છે તો ચાલો લખીએ કે આ સમસ્યામાં શું જાણીતું છે હું ઘટના ફીલ્ડ જાણું છું બીજું શું જાણું ઑબ્જેક્ટ આકાર પરમિટીવિટી હું જાણું છું કે જે બધી રિલેટિવ પેરમિટીવિટી અધિકારમાં એન્કોડેડ છે હું ગ્રીનનું ફંક્શન પણ જાણું છું અને હવે હું ગ્રીનના એક્સ એક્સપ્રેશનના બંધ ફોર્મ નો ઉપયોગ કરી શકું છું જે મેં અગાઉ મેળવ્યું હતું કેમ કે હું આ ઇકવેશન નો ઉપયોગ કરું છું અને મને આ ઇકવેશન નો ઉકેલ ખબર છે અને શું અજ્ઞાત છે વિદ્યાર્થી ઇલેક્ટ્રિક ફીલ્ડ જમણે ઇલેક્ટ્રીક ફીલ્ડ આ તે છે જે અજ્ઞાત છે હવે આ જોઈ રહ્યા છીએ કે સૌ પ્રથમ કેવા પ્રકારનું આ એક ઇન્ટિગરલ ઇકવેશન છે હા કે ના તે એક ઇન્ટિગરલ ઇકવેશન છે કારણ કે રસનું વેરિયેબલ જે અજ્ઞાત વેરિયેબલ છે તે ઇન્ટિગરલ ચિહ્નની અંદર શા માટે દેખાય છે હા અહીં તે છે પરંતુ આપણે કયા પ્રકારના વિવિધ પ્રકારના ઇન્ટિગરલ ઇકવેશનનો અભ્યાસ કર્યો છે આ કયા પ્રકારનું વિભેદક ઇકવેશન ઇન્ટિગરલ ઇકવેશન છે ફ્રેડહોમ બીજા પ્રકારનું ઇન્ટિગરલ ઇકવેશન કારણ કે અજ્ઞાત એ ઇન્ટિગરલ ચિહ્નની અંદર અને બહાર બંને છે તેથી અમે ફક્ત આની નોંધ કરીશું આ બીજા પ્રકારનું ફ્રેડહોમ ઇન્ટિગરલ ઇકવેશન છે આને ગણિતના લોકો આ ઇકવેશન કહે છે જો તમે ક્વોન્ટમ મિકેનિક્સનો અભ્યાસ કરો છો અને ક્વોન્ટમ મિકેનિક્સમાં સ્કેટરિંગ ક્રોસ સેક્શનની ગણતરી કરો છો તો તમને વાસ્તવમાં ચોક્કસ સમાન ઇકવેશન મળશે અને ભૌતિકશાસ્ત્રીઓ જેને ભૌતિકશાસ્ત્રના લોકો લિપમેન શ્વિંગર ઇકવેશન ના નામથી ઓળખે છે તેથી જો તમે ભૌતિકશાસ્ત્રની કોઈ પુસ્તકો તમારી ભૌતિકશાસ્ત્રની પુસ્તક વાંચો છો તો જો તમે વધુ ડબલ E અથવા ગણિતનું પુસ્તક વાંચશો તો તમને આ ટર્મ સંભળાય તેવી શક્યતા છે જો તમે બીજા પ્રકારનું ફ્રેડહોમ ઇન્ટિગરલ ઇકવેશન જોશો પરંતુ તે બંને એક જ વસ્તુનો સંદર્ભ આપે છે તો ચાલો હવે આ ઇકવેશન ને એવા ફોર્મ માં મસાજ કરીએ કે જે આપણે બરાબર હલ કરી શકીએ તો તમે જે કરશો તે હું શું કરીશ સ્ટાન્ડર્ડ ટેકનીક તમામ અજાણ્યાઓને એક બાજુ એકત્ર કરે છે અને શક્ય હોય તેટલા જાણીતાને જમણી બાજુ જમણી બાજુએ ખસેડે છે તેથી એક ખૂબ જ સરળ વસ્તુ બહાર આવ્યું છે કે મારે ફક્ત ઇન્ટિગરલ ને અહીં જમણે ખસેડવું પડશે હવે તે એક પ્રકારનું અનુકૂળ છે શું હું ઇન્ટીગ્રેશન ના ફીલ્ડ ને મેં હમણાં જે બતાવ્યું છે તેના કરતા નાનો બનાવી શકું સાચું આ આપણું હતું આ આપણું છે તેથી હું તેના પર ઇન્ટીગ્રેટ કરી રહ્યો છું જે મેં કહ્યું તે સૌથી સામાન્ય કેસ શું હું તેને ફક્ત ઇન્ટિગ્રેન્ડ પર જ જોઈ શકું છું તે દરેક જગ્યાએ ઇન્ટિગ્રેન્ડ નોન ઝીરો છે આ ટર્મ ને જુઓ જમણે આ ટર્મ શૂન્ય ન હોય ત્યાં વિદ્યાર્થી માત્ર વસ્તુ માત્ર અંદર બહાર પ્રદેશ માં તેનું વેક્યૂમ તો વેક્યૂમ 1 ની રિલેટિવ પેરમિટીવિટી શું છે તેથી આ ઇન્ટિગરલ પરિભાષા અહીં આપણું જીવન સરળ બની ગયું છે કારણ કે તે આપોઆપ ફક્ત રસના ફીલ્ડ પૂરતું ફાઇનાઇટ છે વિદ્યાર્થી તે તેની હા આ સાચું છે હવે મને આખરે શું રસ છે મારે અહીં બહાર ક્યાંક ફીલ્ડ જાણવું છે જ્યાં મારે ફીલ્ડ શોધવાનું છે ઉદાહરણ તરીકે આ એરક્રાફ્ટનું પ્રતિનિધિત્વ કરી શકે છે અને હું તેના રડાર ક્રોસ સેક્શનની ગણતરી કરવા માંગુ છું અથવા તે કેટલાક નવા Wi Fi એન્ટેના હોઈ શકે છે જે મેં ડિઝાઇન કરેલ છે હું તે જોવા માંગુ છું કે તેની આ અધિકારની રેડિયેશન પેટર્ન કેવી છે તેથી હું દરેક જગ્યાએ ફીલ્ડ શોધવા માંગુ છું તેથી જો હું r નું મૂલ્ય પ્લગ ઇન કરું તો શું હું આ ઇકવેશન માં શું સમસ્યા છે તેથી ધારો કે હું r મૂકું તો અહીં અંદર અમુક બિંદુ બરાબર છે તેથી હું અહીં આ ટર્મ માટે અભિવ્યક્તિ મેળવીશ અહીં આ ટર્મ માં હું એક જથ્થાને જાણતો નથી જે એ છે કે હું અંદરના વિદ્યુત ફીલ્ડ ને જાણતો નથી તેથી હું ખરેખર આ ઇકવેશન નો હમણાં ઉપયોગ કરી શકતો નથી તો મારે પ્રથમ પગલું શું કરવું જોઈએ જો હું અંદરનું ફીલ્ડ જાણું છું જો હું E અંદર જાણું છું તો શું હું હા જો હું અંદર E જાણું છું તો ઇન્ટિગરલ હું જાણું છું તેથી હું જાણું છું હું દરેક જગ્યાએ E જાણું છું તેથી અમે પહેલાથી જ આ યુક્તિનો સામનો કરી ચુક્યા છીએ જે અગાઉના ઇન્ટિગરલ ઇકવેશન હંમેશા 2 પગલામાં ઉકેલાય છે તેથી આ કિસ્સામાં 2 પગલાંઓ છે પ્રથમ પગલું અંદર શોધવું છે આ અમારા ઇલેક્ટ્રોસ્ટેટિક ઉદાહરણ જેવું હતું જે અમારી પાસે સળિયા પરના ચાર્જનું હતું પ્રથમ ચાર્જ શોધો પછી દરેક જગ્યાએ સંભવિત શોધો તમે દરેક જગ્યાએ સંભવિત સીધી રીતે શોધી શકતા નથી તેથી પહેલા Eઅંદર શોધો અને પછી ગમે ત્યાં શોધો તેથી પ્રથમ પગલું 1 મારે કોઈક રીતે ઇકવેશનની સિસ્ટમ બનાવવાની જરૂર છે અને આપણે તેના માટેનું માળખું જોયું છે અને તે ફ્રેમવર્ક ઇન્ટિગરલ ઇકવેશન છે ઇન્ટિગરલ ઇકવેશન ઉકેલવા માટેનું માળખું શું છે આપણે આ મોડ્યુલમાં વાત કરી રહ્યા છીએ ક્ષણોની પદ્ધતિ તેથી આ ઇન્ટિગરલ ઇકવેશન ને ઉકેલવા માટે ક્ષણોની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે તેથી આપણે જાણીએ છીએ તે ક્ષણોની સૌથી સરળ પદ્ધતિનો ઉપયોગ કરીશું તેથી અત્યાર સુધી જે પલ્સ બેઝિસ ડેલ્ટા ટેસ્ટિંગ છે તે તે છે જે આપણે કરવા જઈ રહ્યા છીએ તે સિવાય હવે મારી પાસે 2 ડાયમેન્શનલ વોલ્યુમ છે જેમાં મારે પલ્સ બેઝિસ ફંક્શન્સ શોધવાના છે સરફેસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલેશનમાં મારી પાસે એક લીટી હતી અને મારી પાસે તે લીટી પર પલ્સ ફંક્શન્સ હતા તેથી હવે આપણે થોડા વધુ સામાન્ય બની રહ્યા છીએ વિદ્યાર્થી સર વિદ્યાર્થી તો કેવું છે તો ચાલો આપણે પ્રથમ પગલામાં થોડું વ્યવસ્થિત રીતે જોઈએ હું આ ઇકવેશન માટે r પસંદ કરીશ હું વિવિધ મુદ્દાઓ સાથે સંબંધિત r ને બદલીશ અને તેને હલ કરીશ જેને આપણે કેવી રીતે હલ કરવી તેની ચર્ચા કરીશું તેના અંતે હું સંપૂર્ણપણે અંદર થી જાણું છું હવે જ્યારે હું અહીં આવું છું અને હું r પસંદ કરું છું તો તમે જોશો કે આ ઇન્ટીગ્રેશન નું ડોમેન અહીં જ રહે છે તેથી મને હજુ પણ અંદર ની જરૂર છે ભલે હું r ની સાથે જોડાયેલું r અહીંથી અંદર જાય છે અને આ r માં બીજું બધું એ જ રહે છે જે બહાર 0 હશે કારણ કે ઇન્ટીગ્રેશન નું વેરિયેબલ જુઓ વિદ્યાર્થી બાજુએ ઇન્ટીગ્રેશન હા માત્ર ઉપર વિદ્યાર્થી તો તે ચાલુ નથી આ ટર્મ ની અંદર 0 નથી જતું તમે સાચા છો તેથી જ અમે ઇન્ટીગ્રેશન નો પ્રદેશ ફક્ત બનાવ્યો છે તેથી તે આપણું છે વિદ્યાર્થી તે શરૂઆતમાં આપણે કરવાનું હતું તે મૂળ રીતે ઇન્ટીગ્રેશન ના ફીલ્ડ માં હતું ત્યારે અમને ખ્યાલ આવે છે કે અમારે પણ શામેલ કરવાની જરૂર નથી કારણ કે તે ઇન્ટિગ્રેન્ડ પોતે જ 0 માં જાય છે તેથી અમે તેને થોડું સરળ બનાવ્યું હવે આપણા પર પાછા આવીએ છીએ કે આપણે ખરેખર મોમેન્ટ્સની પદ્ધતિનો ઉપયોગ કરીને આને કેવી રીતે હલ કરીશું તેથી પલ્સ આધાર અને ડેલ્ટા પરીક્ષણ તેથી અહીં મારો ઉદ્દેશ્ય છે હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું અને હવે આપણે ચર્ચા કરી છે તેમ અમે વોલ્યુમને અલગ કરી રહ્યા છીએ તેથી જો હું વોલ્યુમને અલગ કરી રહ્યો છું તો મારે આના જેવી ગ્રીડ બનાવવાની જરૂર છે ગ્રીડ ઑબ્જેક્ટને બરાબર કેપ્ચર કરી રહ્યું નથી તેથી આ માત્ર એક કાર્ટૂન રજૂઆત છે કારણ કે હું પિક્સેલ નું કદ બનાવું છું હવે આને પિક્સેલ કહેવામાં આવે છે કારણ કે હું પિક્સેલના કદને નાનું અને નાનું બનાવું છું તે સપાટીનું અનુમાન છે પછીથી તમે ફેન્સી બની શકો છો અને બિન લંબચોરસ એકમો પસંદ કરી શકો છો જેને તમે ત્રિકોણ બનાવી શકો છો તમે જે ઇચ્છો તે બનાવી શકો છો પરંતુ મૂળ વિચાર ચાલો સમજવાનો પ્રયત્ન કરીએ તેથી તમને અહીં પલ્સ બેઝિસ પર ગ્રીડ બતાવવાનો અર્થ એ છે કે જે પણ રસનું વેરિયેબલ છે તે પલ્સ બેઝિસ ફંક્શનમાં દર્શાવવામાં આવ્યું છે તો વેરિયેબલ ઇલેક્ટ્રિક ફીલ્ડ શું છે વિદ્યાર્થી અંદર અંદર અંદર અધિકાર તેથી હું લખીશ તેથી મેં જે પણ કહ્યું તે મેં આ ડોમેનને N કેપિટલ N પિક્સેલ્સમાં વિભાજિત કર્યું છે અને આ પલ્સ બેઝિસ ફંક્શન n મી પલ્સમાં 1 છે અને બાકી બધી જગ્યાએ 0 છે તેથી જો હું ઉદાહરણ તરીકે લઉં 1 જો હું આને n મી પલ્સ તરીકે લઉં તેથી મારો મતલબ એ છે કે હું ફક્ત લખવામાં થોડો આળસુ છું વાસ્તવમાં તે 2 પરિમાણીય સમસ્યાઓનો અધિકાર છે તેથી તે એક છે આ અહીં 1 છે અને બાકી બધે 0 છે તેથી તે તેની ઊંચાઈ 1 0 ની કૉલમ જેવું છે બાકી બધે આ મારું 2D પલ્સ બેઝિસ ફંક્શન છે તેથી યાદ રાખો કે આ 2D પલ્સીસ્ છે તેથી અજ્ઞાત ઇલેક્ટ્રિક ફીલ્ડ હતું હવે નવું અજ્ઞાત છે વિદ્યાર્થી s તેથી મારે આને ઉકેલવા માટે ઉકેલવા પડશે હવે જો તમે અહીં આ ઇકવેશન પર પાછા જુઓ તો આ તે છે જેને હું પલ્સીસ્ તરીકે અલગ કરી રહ્યો છું આ ટર્મ અહીં પણ છે જે દરેક જગ્યાએ દેખાશે તેથી તેને પલ્સીસ્ માં પણ અલગ કરી શકો છો બરાબર તે બનશે કારણ કે જ્યારે હું ઇન્ટીગ્રેશન કરીશ ત્યારે ઇન્ટીગ્રેશન તમામ પલ્સીસ્ પર બરાબર વિભાજિત થશે તેથી હું આ લખવા જઈ રહ્યો છું આ રીતે દરેક વખતે આ લખવામાં બળતરા થાય છે તેથી ત્યાં એક નવું વેરિયેબલ છે જેનો તમે તેના માટે ઉપયોગ કરો છો તમે તેને માફ કરો છો વિદ્યાર્થી તે ખરેખર છે વિદ્યાર્થી સસેપ્ટીબિલિટી આ તે નથી જ્યારે હા આ છે તમે તેને સસેપ્ટીબિલિટી હા કહી શકો છો જે આમાં પણ લખવામાં આવશે તેથી આ માત્ર પરમિટીવિટી ની એક અલગ રજૂઆત છે માત્ર યાદ રાખો કે તે જાણીતું છે તે અજાણ્યું નથી તે મને આપવામાં આવ્યું છે સમસ્યામાં ઑબ્જેક્ટની પરમિટીવિટી મને આપવામાં આવી છે તે એક અને સમાન વસ્તુની રકમ હશે પરંતુ હકીકત એ છે કે તમે જાણો છો તેથી 1 અને 1 માં 1 જોડવાનો કોઈ અર્થ નથી કારણ કે તમે તેનો એક ભાગ જાણો છો અને તમે બીજા ભાગને જાણતા નથી તેથી અમે તેને અલગ રાખીશું તો ચાલો ફરી એકવાર આપણા ઇકવેશન ને જોઈએ તેથી મારી પાસે હતું તે અમારું ઇકવેશન બરાબર હતું તેથી હવે પ્રથમ પગલું પલ્સીસ્ ને જમણી બાજુએ મૂકવાનું છે તેથી અત્યાર સુધી અમે પ્રથમ ભાગની કાળજી લીધી છે અને પછીનો ભાગ ડેલ્ટા પરીક્ષણ છે તેથી જ્યારે હું પરીક્ષણ કહું છું ત્યારે હું પરીક્ષણ માટે ડેલ્ટા ફંક્શન્સ શું લઈ રહ્યો છું તો હું શું કરી રહ્યો છું હું ટેસ્ટિંગ ફંક્શન સાથે બંને બાજુના આંતરિક ઉત્પાદનને મલ્ટી લઈ રહ્યો છું આ કિસ્સામાં ટેસ્ટિંગ ફંક્શન છે ચાલો કહીએ ચાલો આપણે કહીએ કે આ પલ્સીસ્ માંથી એકનું કેન્દ્ર છે તેથી અમે આ તરીકે કૉલ કરી શકો છો તેથી હું શું કરીશ તે પરીક્ષણમાં હું આ ડાબી બાજુ લઈશ અને ડ દ્વારા ગુણાકાર કરીશ અને ઇન્ટીગ્રેટ કરીશ તેથી પ્રશ્ન એ છે કે આ અહીં છે કે તે પ્રશ્ન છે વિદ્યાર્થી પણ હવે તમે બરાબર માપી રહ્યા છો આ માં સંકલિત કરવામાં આવી રહ્યું છે પરંતુ તે ઇન્ટિગરલ ચિહ્નની બહાર છે જ્યારે આપણે આ મેળવ્યું ત્યારે આપણે અહીં પાછા જઈએ આપણે આ ઇકવેશન સાથે શરૂઆત કરી અને તેને ઉકેલવા માટે ગ્રીનના ફંક્શનનો ઉપયોગ કરીએ તેથી જ્યારે મેં તફાવત લીધો અને અહીં ઇન્ટીગ્રેટ કર્યું ત્યારે r આ ઇન્ટિગરલ માટે કોન્સટન્ટ છે તો આ આર છે અને આ બરાબર છે તેથી તેથી જ આ r તરીકે ચાલુ રહે છે અને આ ઇન્ટીગ્રેશન ની અંદર નથી ટેસ્ટિંગ ફંક્શન પર પાછા ફરીને મારે આ ટેસ્ટિંગને ડાબી બાજુએ અને જમણી બાજુએ જમણી બાજુએ લાગુ કરવું પડશે તેથી આ સંપૂર્ણ અભિવ્યક્તિ હું અહીં અંદર મૂકી શકું છું તે પરીક્ષણ કરવાનો અર્થ છે તો તે શું બનશે તો આ મારું ટેસ્ટિંગ ફંક્શન લો અને m મી ટેસ્ટિંગ ફંક્શન બરાબર છે તેથી હું એક ટેસ્ટિંગ ફંક્શન લઈ રહ્યો છું જે પ્રથમ ટર્મ પર સ્થિત એક આવેગ છે જે અહીં પ્રથમ ટર્મનું શું થાય છે વિદ્યાર્થી આ ડેલ્ટા ફંક્શન પણ 2D છે તેનું 2D ડેલ્ટા ફંક્શન છે પ્રથમ ટર્મનું શું થાય છે ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ I હતી N pulses પરનો સરવાળો કઈ પલ્સ ટકી રહે છે વિદ્યાર્થી mth પલ્સ બચશે તેની તીવ્રતા શું છે સરવાળો જતો રહે છે મારી પાસે બાકી છે કારણ કે ડેલ્ટા ફંક્શન બધાનો નાશ કરે છે પરંતુ 1 પલ્સ આગળ જતા આ તે છે જ્યાં આપણે થોડું ધ્યાનપૂર્વક કરવું પડશે કે અહીં શું થશે તેથી ઇકવેશન રહેશે કે તે દૂર જશે તો પ્રશ્ન એ છે કે કયા કોઓર્ડિનેટ્સ માટે આ ડેલ્ટા ફંક્શન પ્રાઇમ્ડ અથવા અન પ્રાઇમ્ડ વ્યાખ્યાયિત છે વિદ્યાર્થી અપ્રાઈમ્ડ અપ્રિમ્ડ કોઓર્ડિનેટ્સ ઇન્ટિગ્રલની અંદર કયો જથ્થો છે જે અન પ્રાઇમ્ડનું ફંકશન છે સારાંશ અને બધું જ સમાપ્ત થઈ ગયું છે વિદ્યાર્થી પ્રાઇમ્ડ પ્રાઇમ્ડ કોઓર્ડિનેટ્સ તો અહીં અન પ્રાઇમ જથ્થો શું છે વિદ્યાર્થી g માત્ર g તો આ ઇન્ટિગરલ નું શું થશે ઇન્ટિગરલ રહેશે કારણ કે આ ઇન્ટિગરલ કોઓર્ડિનેટ્સ પર ઇન્ટિગરલ છે જે ફંક્શન અપ્રિમ્ડ કોઓર્ડિનેટ્સ નું છે તે માત્ર એક g છે તો તે gનું શું થશે બરાબર અને ઇન્ટિગરલ અને સરવાળો તેઓ જશે નહીં તેથી હું ઉત્તમ મેળવીશ તેથી પલ્સ બેઝિસ અને ડેલ્ટા ટેસ્ટિંગે આપણા ઇકવેશન ને આ જ કર્યું છે શું હું આ ઇકવેશન હલ કરી શકું તે થોડું કોમ્પ્લેક્સ લાગે છે પરંતુ સૈદ્ધાંતિક રીતે તે સ્પષ્ટ છે કે ત્યાં જાણીતા છે અને ત્યાં અજાણ્યા છે હું આ ઇકવેશન અહીં હલ કરી શકું છું તો ચાલો જોઈએ કે અહીં 2 પ્રકારની શક્યતાઓ છે યાદ રાખો કે અહીં g નું ગ્રીનનું ફંક્શન છે તે એ ઉડે છે તેથી તે કંઈક કે જેના વિશે આપણે સાવચેત રહેવું જોઈએ પરંતુ આપણે તે વિગતોમાં પ્રવેશતા પહેલા ચાલો આપણે કલ્પનાત્મક રીતે ખૂબ જ સ્પષ્ટ થઈએ કે શું થઈ રહ્યું છે તેથી હું ફક્ત 3 બાય 3 કેસ લઈશ તો ચાલો આને કહીએ તો આ ઇન્ટિગરલ શું કરી રહ્યું છે તે સંપૂર્ણ પર ઇન્ટિગરલ છે આ આખી વસ્તુ મારી છે અને હું શું કરી રહ્યો છું હું આ સમગ્ર પ્રદેશમાં કોન્સટન્ટ દોડી રહ્યો છું તો ઉદાહરણ તરીકે પહેલા આપણે કહીએ કે આ તેની છે ચાલો કહીએ કે આ nમી પલ્સ છે તો તો પછી આ ફંક્શન શું હતું આ બરાબર હતું તે ગ્રીનના ફંક્શનની વ્યાખ્યા હતી 2 પોઈન્ટ લો અને તેમની વચ્ચેનું અંતર લો જે તે હતું તો પછી બાકી શું રહે છે તેથી જ્યારે હું આ ઇન્ટીગ્રેશન કરી રહ્યો છું ત્યારે મને કોન્સટન્ટ રાખવામાં આવે છે આ અંતર એ છે કે જ્યાં આ nth પલ્સ બરાબર છે તેના પર બદલાય છે તેથી હું કોન્સટન્ટ પકડી રાખું છું અને આ પછી આ પછી આ આ બધી પલ્સીસ્ પર ઇન્ટીગ્રેટ કરું છું 1 બાય 1 તે અહીં બીજી ટર્મનો ડાબી બાજુનો અર્થ છે જ્યારે હું આ પલ્સ પર ઇન્ટીગ્રેટ કરું છું ત્યારે કો એફિશિયન્ટ શું સામેલ છે અજ્ઞાત કો એફિશિયન્ટ સામેલ છે તો જો આ પલ્સ છે 1 2 3 4 5 6 7 8 9 તો જ્યારે હું અહીં ઇન્ટિગરલ કરીશ ત્યારે s માંથી કયો દેખાશે હું અહીં આવું ત્યારે વિદ્યાર્થી તો અહીં આ ટર્મ જે મેં લખ્યો છે તે એક સારાંશ હોવાથી હું કંઈક વત્તા કંઈક મેળવવા જઈ રહ્યો છું અને કંઈક યોગ્ય છે અને અહીં કયો ટર્મ આવશે અહીં બનવા માટે પસંદ કરવામાં આવ્યું છે તેથી આ માત્ર હશે તો મારી પાસે 1 ઇકવેશન હશે કેટલા વેરિયેબલ વિદ્યાર્થી 9 9 વેરિયેબલ મારા to વેરિયેબલ છે મારી પાસે 1 ઇકવેશન 9 વેરિયેબલ છે તેથી પ્રક્રિયા બધા 9 માટે પુનરાવર્તિત થશે મને ઠીક માટે ઉકેલવા માટે 9 બાય 9 ઇકવેશન મળે છે તેથી તે વ્યૂહરચના છે જે આપણે અનુસરીશું તે સ્પષ્ટ છે અહીં શું થઈ રહ્યું છે